નમસ્તે અને સ્વાગત છે સીકયોર સિસ્ટમ્સ એન્જિનિયરિંગ કોર્સના આ વીડિયો લેક્ચરમાં અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે ખરેખર ફાન્સી તરીકે ઓળખાતી તકનીક તરફ જોયું હતું જેનો ઉપયોગ કોઈ આઈપી કોર માં સંભવિત વિસ્તારોને શોધવા માટે થઈ શકે છે જ્યાં ટ્રોજન હાજર હોઈ શકે છે હવે આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે ચિપ બનાવ્યા પછી હાર્ડવેર ટ્રોજનને શોધવાની બીજી તકનીકી તરફ ધ્યાન આપીશું આપણે અગાઉના લેક્ચર્સમાં જોયું કે આઈસી ની ડિઝાઇન અને બનાવટમાં બહુવિધ પક્ષો શામેલ છે આપણે જોયું તે પ્રમાણે બહુવિધ તૃતીય પક્ષો શામેલ હોઈ શકે છે જ્યાંથી કંપની ખરેખર આઈપી કોર ખરીદે છે વિવિધ સાધનો પ્રમાણભૂત સેલ લાઇબ્રેરીઓ વગેરે અલગ અલગ રીતે સંકળાયેલા છે અને છેવટે ત્યાં પણ બનાવટ હોઈ શકે છે જે ઑફશોર કરવામાં આવે છે જેમ આપણે પહેલાનાં બે વિડિઓ વ્યાખ્યાનોમાં જોયું કે ડિઝાઇન અને બનાવટ દરમિયાન આ તબક્કાઓમાંથી ઘણા સંભવિત સાઇટ્સ હોઈ શકે છે જેના દ્વારા હાર્ડવેર ટ્રોજન દાખલ કરી શકાય છે છેવટે જ્યારે આપણે બનાવટ પછી ચિપ મેળવીએ છીએ તો તે ઓળખવું અત્યંત મુશ્કેલ છે કે સંપૂર્ણ ચિપમાં તેમાં હાર્ડવેર ટ્રોજન અથવા હાર્ડવેર બેકડોર છે આ વિડિઓ વ્યાખ્યાનમાં આપણે વિશિષ્ટ ક્ષેત્ર અને જેના દ્વારા કોઈ આઇસી માં હાર્ડવેર ટ્રોજનની હાજરી શોધી શકાય છે એવી કેટલીક તકનીકોની સ્થિતિ વિષે જોઈશું આમાંની ઘણી તકનીકો સંશોધનના ખૂબ પ્રારંભિક તબક્કામાં છે અને જે તકનીકો વિશે આપણે ચર્ચા કરીશું તેમાં હાર્ડવેર ટ્રોજનને ઓળખવામાં સફળતાની ખૂબ જ ઓછી સંભાવના છે આઈસી માં હાર્ડવેર ટ્રોજનને શોધવા માટે ભૂતકાળમાં ઉપયોગમાં લેવામાં આવતી વિવિધ તકનીકો ઓપ્ટિકલ નિરીક્ષણ પર આધારિત સ્કેનિંગ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપી સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી વગેરે છે તેથી અહીં ખરેખર જે જરૂરી છે તે છે કે બનાવટી ચિપ ડી પેક કરેલી છે ખરેખર પેકેજિંગને દૂર કરવામાં આવેલ છે અને તે SOM અને SEM જેવી વિવિધ તકનીકો દ્વારા સ્કેન કરવામાં આવે છે અને એવી આશા સાથે કે આ માઇક્રોસ્કોપી તકનીકમાંથી કોઈ એક દ્વારા ડિઝાઇનમાં વધારાના ફેરફારો દૃશ્યમાન છે ત્યાં કેટલીક પોસ્ટ ફેબ્રિકેશન પરીક્ષણ તકનીકીઓ પણ છે જેની ભૂતકાળમાં દરખાસ્ત કરવામાં આવી છે જો કે આ તકનીકો એટલી શક્તિશાળી નથી અને હાર્ડવેર ટ્રોજનને ઓળખવામાં ખૂબ કાર્યક્ષમ નથી એક આશાસ્પદ તકનીક કે જે તાજેતરના વર્ષોમાં સંશોધન સાહિત્યમાં વપરાયેલ અને સૂચવવામાં આવી છે તે છે હાર્ડવેર ટ્રોજનની હાજરી શોધવા માટે સાઇડ ચેનલ પદ્ધતિઓનો ઉપયોગ કરવો આ સાઇડ ચેનલ આધારિત તકનીકોનો ફાયદો એ છે કે તેઓ નિયમિત પરીક્ષણ તકનીકો કરતા વધુ અસરકારક બનશે અને હકીકતમાં તે ખૂબ ખર્ચાળ નથી લાક્ષણિક સાઇડ ચેનલ તકનીકમાં જે થાય છે તે એ છે કે ચિપ સંચાલિત છે અને વિવિધ પરીક્ષણ વેક્ટર આપવામાં આવે છે અને આ વિશિષ્ટ પ્રક્રિયા દરમિયાન ઉપકરણ દ્વારા વપરાશમાં લેવાયેલી શક્તિ ખરેખર મોનીટર કરે છે આ વીજ વપરાશ પછી સુવર્ણ સંદર્ભ સાથે સરખામણી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ સુવર્ણ સંદર્ભ કોઈપણ ટ્રોજનથી મુક્ત છે અને અપેક્ષા છે કે જો ત્યાં કોઈ ટ્રોજન નથી તો આ ચિપના સુવર્ણ સંદર્ભ માટેનો પાવર પ્રોફાઇલ ચિપની બરાબર સમાન હશે બીજી બાજુ જો ટ્રોજન હાજર હોય તો ચિપની પાવર પ્રોફાઇલમાં થોડો તફાવત હશે તો ચાલો આ વિશે થોડી વધુ વિગતવાર જોઈએ તો ચાલો આપણે આ માટે એક ઉદાહરણ જોઈએ આપણે ખરેખર આ ચોક્કસ તકનીક વિશે વધુ વિગતો માટે આ ચોક્કસ પેપર નો સંદર્ભ લઈ શકીએ છીએ જે ઓનલાઇન ઉપલબ્ધ છે આપણે જે પરીક્ષણ સર્કિટને જોઈએ છીએ તે ક્રિપ્ટોગ્રાફિક સાઇફરનું આ વિશેષ અમલીકરણ છે જે present તરીકે ઓળખાય છે તેથી આ વિશિષ્ટ હાર્ડવેર ડિઝાઇન ગુપ્ત કી અને સાદા ટેક્સ્ટને ઇનપુટ તરીકે લે છે અને તે ખરેખર સાઇફર ટેક્સ્ટનું આઉટપુટ પ્રદાન કરે છે અને તે સિગ્નલ દર્શાવે છે જે બતાવે છે કે તે થઈ ગયું છે તેથી સિગ્નલની પાવર પ્રોફાઇલને એકત્રિત કરવા માટે આ ચિપને લગતી બનાવટી IC ચાલુ થાય છે અને ચિપને વિવિધ ઇનપુટ્સ આપવામાં આવે છે જેથી સાદા ટેક્સ્ટ અને કી ના ઇનપુટ્સ પછી સંબંધિત સાઇફર ટેક્સ્ટ પ્રદાન કરવા માટે એન્ક્રિપ્ટ થઈ જાય એન્ક્રિપ્શન પ્રક્રિયા દરમ્યાન સાથે સાથે ચિપ દ્વારા ઉપયોગમાં લેવાયેલી શક્તિ શક્તિશાળી ઓસિલોસ્કોપ પર નજર રાખવામાં આવે છે જેમ તમે અહીં જુઓ છો આ પાવર પ્રોફાઇલ અથવા ચોક્કસ ઇનપુટ માટે એકત્રિત પાવર ટ્રેસ બતાવે છે અહીંના X અક્ષમાં સમયના નમૂનાઓ છે જ્યારે Y અક્ષમાં સામાન્ય વીજ વપરાશ છે તેથી આપણે અહીં જે જોઈએ તે બે ડિઝાઇન G અને G છે તેથી આપણે ધ્યાનમાં લઈએ છીએ કે આ બંને સુવર્ણ મોડેલો છે અને તેથી તેમાં ટ્રોજન નથી આપણે અહીં નોંધ્યું કે આ બંને ઉપકરણો માટેની પાવર પ્રોફાઇલ બરાબર સમાન છે તેથી આ શક્તિ આ દરેક ઉપકરણો માટે લેવામાં આવે છે અને તે જ ઇનપુટ અને કી માટે એકસાથે પ્લોટ કરાય છે હવે જો આપણે આ ઉપકરણોને ધ્યાનમાં લઈએ અને તેને કોઈ એવા ઉપકરણ સાથે સરખાવીએ જેની પાસે ખરેખર ટ્રોજન છે તેથી અહીં બતાવ્યા પ્રમાણે ટ્રોજન ખરેખર અહીં અમલમાં મૂકવામાં આવ્યું છે તેથી આપણે જોઈએ છીએ કે અહીં એક ટ્રિગર સર્કિટ છે અને ત્યાં થોડી ફ્લિપ ફ્લોપ પણ છે અને છેવટે જો કોઈ ટ્રિગર હોય તો જે ચાવી અહીં હાજર છે તે cipher text દ્વારા બહાર કાઢી શકાય છે હવે જો આપણે ચિપ લેવલની વિગતો જોઈએ તો આ રીતે સુવર્ણ સંદર્ભ દેખાય છે ટ્રોજનવાળા ડિવાઇસની ચિપ લેવલ વિગતો આના જેવો દેખાય છે નોંધ લો કે અહીં એક નાનો ઉમેરો થયો છે ત્યાં થોડા એસ્ટ્રોલોજિક છે જેનો ઉપયોગ ખરેખર ટ્રોજનને પકડવા માટે કરવામાં આવે છે હવે જ્યારે આપણે આ ટ્રોઝન સર્કિટ પાવર પ્રોફાઇલની તુલના golden સર્કિટ સાથે કરીએ છીએ જે આપણી સ્થિતિમાં છે તો આપણે જોઈએ છીએ કે થોડો તફાવત છે જો આપણે અહીં વધુ નજીકથી જોઈએ તો તમે જોશો કે લાલ પ્રોફાઇલ જે ટ્રોજન સાથેની ડિઝાઇનને અનુરૂપ છે તે સોનેરી પ્રોફાઇલ ની તુલનામાં એકદમ અલગ લાગે છે આ રીતે આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે આ ડિઝાઇન B માં ટ્રોજન છે આ જુદી જુદી પાવર પ્રોફાઇલ્સને દૃષ્ટિની રીતે જોવા ઉપરાંત વધુ સારી આંકડાકીય તકનીકીઓ છે જેનો ઉપયોગ કરી શકાય છે તેમાંથી એક ડિફરેન્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન તરીકે ઓળખાય છે તેથી આપણે અહીં જોઈએ છીએ તે સુવર્ણ સર્કિટ વચ્ચેનું વિતરણ છે જેમાં કોઈ ટ્રોજન નથી અને સર્કિટ અથવા ડિઝાઇન જેમાં ટ્રોજન છે આપણે આ વિતરણોના તફાવતને મોનિટર કરીએ છીએ અને આપણે જે જોઈએ છીએ તે આ વિતરણો છે પાવર પ્રોફાઇલ્સ વચ્ચેના તફાવતોને ઓળખવા માટે અમે વિવિધ આંકડાકીય તકનીકોનો ઉપયોગ કરીએ છીએ જેમ કે CDF ની અને સ્ક્વેર્ડ તફાવતોનો સરવાળો જો આ તફાવતો ચોક્કસ થ્રેશોલ્ડ કરતા વધી જાય તો આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે ટ્રોજન હાજર છે તેથી જ્યારે આ તકનીકો સંશોધનના ખૂબ પ્રારંભિક તબક્કે છે ત્યાં હજી પણ પૂર્ણ અથવા બનાવટી આઈસી પર ટ્રોજનને શોધવા માટે ઘણું કરવામાં આવ્યું છે